શુભેચ્છાઓ TALE ના મોડ્યુલ 2 યુનિટ 7 માં આપનું સ્વાગત છે આ લક્ષ્યાંક આકારણી અને સેટ કરવા માટેની ટેકનોલોજી વિશે છે છેલ્લા એકમમાં આપણે મૂલ્યાંકનની પ્રકૃતિ સમજી આપણે ડિઝાઇન તબક્કાની પેટા પ્રક્રિયાઓ ઓળખી આ એકમના પરિણામો છે આકારણીમાં ટેકનોલોજીની પ્રકૃતિ અને ભૂમિકાને સમજો અને CO ની પ્રાપ્તિ માટે લક્ષ્યો કેવી રીતે નક્કી કરવા તે સમજો મૂલ્યાંકન અને મૂલ્યાંકન માટેની ટેકનોલોજી આ દિવસોમાં ખૂબ મહત્વની બની ગઈ છે મૂલ્યાંકન તાજેતરમાં સુધી વિદ્યાર્થીઓ તરફથી પ્રબળ રીતે લેખિત જવાબો જરૂરી છે મૂલ્યાંકન હતું અને હજુ પણ મુખ્યત્વે મેન્યુઅલ છે જેનો અર્થ એ થાય છે કે મૂલ્યાંકન સાધનો સુયોજિત કરવા પ્રતિભાવો એકત્રિત કરવા અને વિદ્યાર્થીઓના આ પ્રતિભાવોનું મૂલ્યાંકન કરવા માટે ફેકલ્ટીના સમયનો બિનજરૂરી વપરાશ કર્યો તેણે ફેકલ્ટી પર યોગ્ય માત્રામાં ભાર લાદ્યો યુનિવર્સિટી સિસ્ટમમાં પણ નોંધપાત્ર સંસાધનો અને યુનિવર્સિટીનો સમય માત્ર આકારણીના પાસાઓ અથવા સામાન્ય રીતે પરીક્ષા પ્રક્રિયાઓ માટે જ સમર્પિત હોય છે આકારણી અને મૂલ્યાંકન બંને માટે ઘણી તકનીકીઓ ઉપલબ્ધ છે અને આવી તકનીકોનો યોગ્ય ઉપયોગ ફેકલ્ટીનો સમય નોંધપાત્ર રીતે બચાવી શકે છે મૂલ્યાંકનની ગુણવત્તાને વધુ સારી બનાવી શકે છે અને વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ ગહન છે તેની ખાતરી કરી શકે છે ટેકનોલોજીની પસંદગી અભ્યાસક્રમોની પ્રકૃતિ વિષયવસ્તુ એક્સેસ ફેકલ્ટીના આરામદાયક સ્તર અને ટેકનોલોજી સાથે વિદ્યાર્થીઓ ઉપયોગમાં લેવાતી સૂચનાત્મક પદ્ધતિઓ અને સિસ્ટમ કે જેના હેઠળ અભ્યાસક્રમો આપવામાં આવે છે તેના પર આધાર રાખે છે આ તમામ મુદ્દાઓ એ પ્રકારની તકનીક પર અસર કરે છે જેનો ઉપયોગ આકારણી અને મૂલ્યાંકન માટે થઈ શકે છે કેટલીક સંસ્થાઓ જોકે અત્યારે સંખ્યા ઘણી ઓછી છે લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ્સ દ્વારા ઓફર કરાયેલા મૂલ્યાંકન અને મૂલ્યાંકન સાધનોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે અને ફ્લિપ કરેલા વર્ગખંડ અને ઓનલાઇન મોડમાં અભ્યાસક્રમો આપવાનું વિચારી રહી છે ક્યારેક મિશ્રિત સ્થિતિમાં લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ્સ સંસ્થા માટે ખરીદેલા ઓપન સોર્સ ટૂલ્સ અથવા માલિકીના સાધનો હોઈ શકે છે પરંતુ તેમનો ઉપયોગ ફેકલ્ટી પરના ભારમાં ઘટાડો અને આકારણીની ગુણવત્તામાં સુધારાને કારણે વધુને વધુ લોકપ્રિય બની રહ્યો છે ક્વિઝ શિક્ષકો વધુને વધુ ક્વિઝનો ઉપયોગ સારાંશ મૂલ્યાંકન સાધન તરીકે કરી રહ્યા છે ખાસ કરીને સતત આંતરિક મૂલ્યાંકન અથવા CIE માં ક્વિઝ સાથે જોડાયેલી મેન્યુઅલ પદ્ધતિઓ શિક્ષકો માટે સમય માંગી શકે છે બીજી બાજુ ક્વિઝ પર વિદ્યાર્થીઓને ડિઝાઇન સંચાલન મૂલ્યાંકન અને પ્રતિસાદ આપવો જે અત્યંત મહત્વનું પણ છે કોઈપણ એલએમએસ અને સ્માર્ટ ફોન અથવા લેપટોપના સંયોજનનો ઉપયોગ કરીને ખૂબ અસરકારક રીતે કરી શકાય છે ક્વિઝ કરવા માટે ઓપન સોર્સ ટૂલ્સ પણ ઉપલબ્ધ છે અને લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ્સ ખૂબ જ ઝડપથી પ્રતિભાવો આપી શકે છે અને લોકોએ આ ટૂલ્સનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે સોંપણીઓ ઘણી કોલેજોએ સોંપણીના સંબંધમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા માટે WhatsApp અને LMS જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ શરૂ કર્યો છે સબમિશનની તારીખ અને સમય WhatsApp દ્વારા મોકલવામાં આવે છે અભ્યાસક્રમ માટે એક ચોક્કસ જૂથ બનાવવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓ અને અધ્યાપકો આ જૂથના સભ્યો છે તેથી સબમિટ કરવાની તારીખ અને સમય આવા જૂથ દ્વારા સંચારિત કરી શકાય છે સોંપણી ગ્રુપ મેલ્સ દ્વારા અથવા ફરીથી વોટ્સએપ દ્વારા કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ તેમના સ્માર્ટફોનમાંથી કેમેરાની છબીઓનો ઉપયોગ કરીને અથવા જો ફોનમાં જ લખાણ લખવામાં આવે છે તો સંબંધિત વર્ડ ડોક્યુમેન્ટ અથવા પીડીએફ ડોક્યુમેન્ટ શેર કરીને સોંપણીમાં તેમના પ્રતિભાવો સબમિટ કરી શકે છે એલએમએસનો અસરકારક રીતે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા અને વ્યક્તિગત પ્રતિસાદ આપવા માટે ઉપયોગ કરી શકાય છે અને આવા સાધનોનો ઉપયોગ તેને ફેકલ્ટી માટે માત્ર ઓછો બોજરૂપ જ નહીં પણ વિદ્યાર્થીઓ માટે વધુ રસપ્રદ પણ બનાવી શકે છે પરીક્ષણો જ્યારે પરીક્ષણોની વાત આવે છે ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષણોમાં ડિઝાઇન સંચાલન મૂલ્યાંકન અને પ્રતિસાદ આપવા માટે વિવિધ સ્તરે તકનીકોનો ઉપયોગ કરી શકાય છે પરંતુ આ માટે જરૂરી રહેશે કે અમુક પૂર્વજરૂરીયાતો પૂરી થાય ઉદાહરણ તરીકે જો કોઈ આઇટમ બેંક પરીક્ષણ વસ્તુઓનો સંગ્રહ યોગ્ય રીતે ટેગ કરેલો હોય આપણે આ આઇટમ બેંકની ચર્ચા પછીના એકમમાં વધુ વિગતવાર કરીશું અભ્યાસક્રમ માટે ઉપલબ્ધ છે તો તે સાધન હોવું ખૂબ જ સરળ છે જે હોઈ શકે પરીક્ષણ પેપર ડિઝાઇન કરવા માટે વપરાય છે જે આઇટમ બેંકમાંથી જરૂરી સંખ્યાના ગુણ માટે મૂલ્યાંકન વસ્તુઓ જરૂરી સંખ્યામાં વસ્તુઓ એકસાથે એકત્રિત કરી શકાય છે અને પ્રશિક્ષક દ્વારા નિર્દિષ્ટ માળખા અનુસાર સાધન દ્વારા સાધન બનાવી શકાય છે તેથી કામ ખૂબ જ સરળ બને છે અને આકારણી સાધનની ગુણવત્તા પણ વધુ સારી રહેશે કારણ કે પ્રશિક્ષક પેટર્ન સ્પષ્ટ કરી શકે છે આપણે આની ચર્ચા પછીના એકમમાં આકારણી સાધન પેટર્નમાં કરીશું જો આવી આઇટમ બેંક ઉપલબ્ધ હોય તો આપણે પરીક્ષણ પેપર બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ જો પરીક્ષણ પેપર બહુવિધ પસંદગીના પ્રશ્નો અથવા બહુવિધ પસંદગીના પ્રશ્નોના સંગ્રહ તરીકે રચાયેલ છે અથવા ખાલી વસ્તુઓ ભરો તો તે એલએમએસ સાથે ઉપલબ્ધ સાધનનો ઉપયોગ કરીને સંચાલિત કરી શકાય છે અથવા કોઈ ઓપન સોર્સ સાધનોનો ઉપયોગ કરી શકે છે જે આજે મેળામાં પણ ઉપલબ્ધ છે વિવિધતા એલએમએસ વિદ્યાર્થીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન પણ સરળ બનાવી શકે છે શિક્ષક દ્વારા જરૂરી ફોર્મેટમાં સારાંશ અહેવાલ બનાવો અને વિદ્યાર્થીઓને વ્યક્તિગત પ્રતિસાદ બનાવવામાં મદદ કરો તેથી તે જોઈ શકાય છે કે પરીક્ષણો ક્વિઝ સોંપણીઓ સંચાલિત કરવામાં ટેકનોલોજીનો ઉપયોગ આ બધું મૂલ્યાંકન ઉડાણમાં અને અર્થપૂર્ણ બનાવી શકે છે વિદ્યાર્થીઓ માટે આનંદદાયક બની શકે છે અને ફેકલ્ટી પરનું ભારણ ઘટાડી શકે છે સેમેસ્ટર અને પરીક્ષા જ્યારે આપણે ધ્યાનમાં લઈએ છીએ ત્યાં અમુક મર્યાદાઓ છે હાલમાં મોટાભાગની યુનિવર્સિટીઓ ટેક્નોલોજીનો ઉપયોગ માત્ર વિદ્યાર્થીઓના તમામ પ્રતિભાવો એક જ જગ્યાએ અથવા ઘણા સ્થળોએ મૂલ્યાંકનકારો માટે પ્રતિભાવોને ચિહ્નિત કરવા માટે કરે છે મૂળભૂત રીતે શારીરિક ઉત્તરવહીઓ એકત્રિત કરવામાં આવે છે તે સ્કેન કરવામાં આવે છે અને ઇલેક્ટ્રોનિક સંસ્કરણો મૂલ્યાંકન કેન્દ્રો પર પ્રસારિત થાય છે અને પ્રશિક્ષકો આ સ્ક્રિપ્ટોનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં મૂલ્યાંકન કરે છે અને તેનું મૂલ્યાંકન ફરી કેન્દ્રીય સર્વરોને આપવામાં આવે છે અને કુલ મૂલ્યાંકન એક સાધન દ્વારા કરવામાં આવે છે મુખ્યત્વે ટેકનોલોજીનો ઉપયોગ વિદ્યાર્થીઓના પ્રતિભાવો એકત્ર કરવા તેમને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ફેરવવા અને નિયુક્ત મૂલ્યાંકન કેન્દ્રો પર મૂલ્યાંકનકર્તાઓને ઉપલબ્ધ કરાવવા માટે કરવામાં આવી રહ્યો છે જો SEE પેપરમાં ઓબ્જેક્ટિવ આઇટમ્સ પર એક વિભાગ હોય કેટલીક યુનિવર્સિટીઓ આ કરી રહી હોય એક ભાગ એવો હોય કે જે ઓબ્જેક્ટિવ આઇટમ્સ પર એક વિભાગ હોય અને જો કોલેજોમાં કોમ્પ્યુટર આધારિત પરીક્ષાની સુવિધા હોય તો વિદ્યાર્થીઓના પ્રદર્શનની પરીક્ષા અને મૂલ્યાંકન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરી શકાય છે તે યુનિવર્સિટી દ્વારા કેન્દ્રીય રીતે પણ કરી શકાય છે પ્રથમ ભાગ કે જે ઉદ્દેશ્ય વસ્તુઓને મળ્યો છે તેનું મૂલ્યાંકન ઇલેક્ટ્રોનિક રીતે કરી શકાય છે મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ કરવામાં સામેલ પ્રયત્નોની માત્રાને નોંધપાત્ર રીતે સરળ બનાવે છે જો સેમેસ્ટર અંતની પરીક્ષાઓમાં સિમ્યુલેશન સામેલ હોય જે સ્વાયત્ત સંસ્થાઓમાં શક્ય હોય તો સિમ્યુલેશન સોફ્ટવેર સાધનોનો ઉપયોગ કરવો જરૂરી છે અને તેને આકારણી સંદર્ભમાં સમાવી શકાય છે આગળની મહત્ત્વની બાબત એ છે કે CO પ્રાપ્તિ લક્ષ્યો નક્કી કરવા જેમ આપણે પહેલા જોઈ ચૂક્યા છીએ અભ્યાસક્રમના પરિણામોનું લેખન એક પગલું છે પરંતુ આપણે દરેક CO માટે લક્ષ્ય પ્રાપ્તિ સ્તર નક્કી કરવાની જરૂર છે અભ્યાસક્રમ આપ્યા પછી આપણે તે પરિણામની પ્રાપ્તિનું વાસ્તવિક સ્તર શું છે તે નક્કી કરવું પડશે અને પછી નિર્ધારિત લક્ષ્યો અને પ્રાપ્ત કરેલા સ્તરના આધારે પ્રશિક્ષકે નક્કી કરવાનું છે કે આગામી સમય માટે લક્ષ્ય સ્તર વધારવું કે નહીં અથવા જો નિર્ધારિત લક્ષ્ય હાંસલ ન થયું હોય તો વિદ્યાર્થીઓ શા માટે નિર્ધારિત લક્ષ્યો પ્રાપ્ત થયા નથી તેનું વિશ્લેષણ કરો અને પછી યોજના બનાવો આગલી વખતે વિદ્યાર્થીઓની સિદ્ધિઓ ઉચ્ચ સ્તરે લક્ષ્યોની નજીક હશે તેની ખાતરી કરવા માટે સૂચનામાં સુધારો તેથી આ ગુણવત્તા લૂપને બંધ કરી રહ્યું છે અને આ કરવા માટે તે જરૂરી છે કે આપણે અભ્યાસક્રમોના પરિણામો માટે પ્રાપ્તિ લક્ષ્યો નક્કી કરવા જોઈએ અને આ અગાઉથી થવું જોઈએ અને આ ડિઝાઇન તબક્કાનો અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે CO પ્રાપ્તિ સેટ કરવા માટે ઘણી પદ્ધતિઓ શક્ય છે અહીં આપણે ફક્ત ત્રણ ચાર ઉદાહરણોની ચર્ચા કરીશું પરંતુ લક્ષ્યો નક્કી કરવાની હજુ પણ વિશાળ વિવિધતા શક્ય છે પરંતુ મહત્વની બાબત એ છે કે સમગ્ર સંસ્થાએ પ્રાપ્તિ લક્ષ્યો નક્કી કરવા માટે એક સમાન રીત અપનાવવી જોઈએ તેથી કેટલીક પદ્ધતિઓ નીચે મુજબ હોઈ શકે છે પ્રથમ ઉદાહરણ કોર્સમાં સમગ્ર CO માટે સમાન લક્ષ્ય ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે લક્ષ્ય એ હોઈ શકે છે કે વર્ગ સરેરાશ ગુણ 60 થી વધારે અથવા તેના કરતા વધારે હશે હવે આ લક્ષ્ય દરેક CO માટે સમાન છે અને તે માત્ર વર્ગમાં વિદ્યાર્થીઓના સરેરાશ પ્રદર્શનની ગણતરી પર આધાર રાખે છે તેથી એકદમ સરળ પદ્ધતિ પરંતુ એકત્રિત કરેલી માહિતી પણ એકદમ મર્યાદિત છે અને ગુણવત્તા લૂપ બંધ કરવાના સંદર્ભમાં તેની કેટલીક નબળાઈઓ છે ઉદાહરણ 2 લક્ષ્યો બધા CO માટે સમાન છે પરંતુ વિદ્યાર્થીઓના વિવિધ જૂથોના પ્રદર્શન સ્તરની દ્રષ્ટિએ સેટ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે હું કહી શકું છું કે 50 થી ઓછા મેળવનારા વિદ્યાર્થીઓની ટકાવારી 10 હશે 50 થી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની ટકાવારી અને 65 થી ઓછા ગુણ 40 ટકા 65 થી વધુ અને 80 થી ઓછા ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની ટકાવારી હશે 30 ટકા બને અને 80 થી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની ટકાવારી 10 ટકા હશે તેનો અર્થ એ કે હવે વર્ગને વિવિધ પ્રદર્શન જૂથોમાં વહેંચવામાં આવી રહ્યો છે અને આપણે વિવિધ પ્રદર્શન સ્તર માટે લક્ષ્ય નક્કી કરી રહ્યા છીએ જ્યારે આ પદ્ધતિ વિદ્યાર્થીઓને જુદી જુદી કેટેગરીમાં વર્ગીકૃત કરે છે તે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે યોજના માટે કોઈ સંકેત આપતું નથી જો આપણે આ લક્ષ્યોને પહોંચી વળવા સક્ષમ ન હોઈએ ઉદાહરણ તરીકે 80 કરતા વધારે અથવા તેના કરતા વધારે મેળવનારા વિદ્યાર્થીઓની ટકાવારી 10 કરતા ઓછી છે પરંતુ 65 થી વધુ અને 80 થી ઓછા મેળવનારા વિદ્યાર્થીઓની ટકાવારી 30 કરતા વધારે છે તો શું કરે છે તેનો અર્થ સૂચના પદ્ધતિઓ સુધારવાના સંદર્ભમાં છે તે બહુ સ્પષ્ટ નથી પરંતુ તે વિદ્યાર્થીઓના પ્રદર્શન વિશે વધુ વિગતવાર માહિતી આપે છે પરંતુ અનુરૂપ રીતે પ્રાપ્તિના સ્તરની ગણતરી કરવી પણ આ કેસમાં થોડી વધુ સંકળાયેલી હશે બીજું ઉદાહરણ આ હોઈ શકે છે કોર્સના દરેક CO માટે અને વિદ્યાર્થીઓના જુદા જુદા જૂથો માટે અલગથી લક્ષ્યો નક્કી કરવામાં આવે છે કોષ્ટકમાં જોઈ શકાય તેમ દરેક CO અલગથી ગણવામાં આવે છે અને દરેક CO માટે આપણે પ્રદર્શનના વિવિધ જૂથો માટે અલગ અલગ લક્ષ્યો નક્કી કરીએ છીએ ઉદાહરણ તરીકે ધારી રહ્યા છીએ કે 6 પરિણામો છે આપણે 50 થી ઓછા માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓની ટકાવારીના વિવિધ લક્ષ્ય સ્તર નક્કી કરી રહ્યા છીએ 50 થી ઓછા મેળવનારા વિદ્યાર્થીઓની ટકાવારી CO1 માટે 10 ટકા છે પરંતુ CO2 માટે 20 છે અને CO3 માટે 20 અને CO4 માટે 10 CO5 માટે 20 અને CO6 માટે 20 આ નોંધપાત્ર વિગત છે અને જ્યારે આયોજિત લક્ષ્યો પૂરા ન થાય ત્યારે પ્રાપ્તિમાં સુધારાઓ માટે ચોક્કસ પ્રવૃત્તિઓની યોજના માટે આનો ઉપયોગ કરી શકાય છે પરંતુ આ નોંધપાત્ર રીતે વધુ જટિલ છે અને આ ચોક્કસ રીતે આ પ્રાપ્તિ સ્તરની ગણતરી કરવા માટે ઘણો પ્રયત્ન કરવો પડી શકે છે કોર્સના પરિણામો માટે લક્ષ્યો નક્કી કરવાની બીજી રીત એ હોઈ શકે છે કે કોર્સના દરેક CO માટે લક્ષ્યો અલગથી સેટ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે વર્ગ સરેરાશ લક્ષ્ય સેટ છે અને CO1 તે 70 ટકા CO2 80 ટકા CO3 75 ટકા CO4 65 ટકા CO5 70 ટકા CO6 80 ટકા છે આ પ્રશિક્ષકને CO ની પ્રકૃતિ તે ચોક્કસ CO ની પ્રશિક્ષકની સમજાયેલી જટિલતા અને વિદ્યાર્થીઓની પૃષ્ઠભૂમિ સંબંધિત પ્રશિક્ષકની ધારણાઓના આધારે લક્ષ્ય નક્કી કરવાની મંજૂરી આપે છે આ બધાના આધારે વિવિધ સ્તરે CO માટે લક્ષ્ય નક્કી કરી શકાય છે આ વિદ્યાર્થીઓ વચ્ચે સીધુ કામગીરીનું વિતરણ સૂચવતું નથી આ અર્થમાં કે CO1 ની અંદર વિદ્યાર્થીઓના જુદા જુદા સમૂહ કેવી રીતે પ્રદર્શન કરી રહ્યા છે અથવા જુદા જુદા પ્રદર્શન રેન્જર્સ કેવી રીતે વહેંચવામાં આવે છે જેમ આપણે ઉદાહરણ 3 માં જોયું પરંતુ તેમાં ચોક્કસ CO ની મુશ્કેલી શોધવાનો ફાયદો છે કયા CO છે જ્યાં પ્રાપ્તિ સ્તર લક્ષ્યો કરતાં નોંધપાત્ર રીતે નીચું છે અથવા કયા CO છે જ્યાં પ્રાપ્તિ સ્તર લક્ષ્યોની નજીક છે અથવા લક્ષ્યોને ઓળંગી ગયા છે આ CO પરના પ્રશિક્ષકને એક સંકેત આપશે કે જેના પર આગામી વખતે આપણે અભ્યાસક્રમ આપીએ ત્યારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ COs જ્યાં લક્ષ્ય કરતાં પ્રાપ્તિનું સ્તર નોંધપાત્ર રીતે ઓછું હોય છે જ્યાં પરફોર્મન્સ ગેપ નોંધપાત્ર છે ત્યાં આગલી વખતે કોર્સ ડિલિવર કરવામાં આવે ત્યારે ખાસ ધ્યાન આપવાની જરૂર પડશે અને પ્રાપ્તિ સ્તરની ગણતરી કરવી ખૂબ જ સરળ છે કારણ કે તે માત્ર વર્ગની સરેરાશ છે આપણે સતત આંતરિક મૂલ્યાંકન અથવા CIE દરમિયાન અને સેમેસ્ટર અંતની પરીક્ષા અથવા SEE દરમિયાન વિદ્યાર્થીઓનું સરેરાશ પ્રદર્શન લેવું પડશે અને વર્ગની સરેરાશ નક્કી કરવા માટે બ્રહ્માંડના નિયમોના આધારે તેમને યોગ્ય રીતે જોડવું પડશે સંપાદન કરેલા ગુણની ગણતરી પણ પ્રમાણમાં સરળ છે અને તે આપણને એક વિચાર આપે છે કે કોર્સના પરિણામો શું છે જે આગામી વખતે કોર્સ વિતરિત કરવામાં આવે ત્યારે પ્રશિક્ષક તરફથી વધુ ધ્યાન આપવાની જરૂર છે તેથી લક્ષ્ય નક્કી કરવાની આ એક ઉપયોગી અને સરળ રીત છે જો કે પ્રશિક્ષક અન્ય પદ્ધતિઓ પસંદ કરવા માટે સ્વતંત્ર છે જેમ કે આપણે વિદ્યાર્થીઓના જુદા જુદા જૂથો માટે અલગથી લક્ષ્યો નક્કી કરવાની આ રીત પસંદ કરી છે અથવા લક્ષ્ય જૂથ મુજબ સેટ કરીએ છીએ પરંતુ તમામ CO માટે સામાન્ય છે જો કે તમામ CO માટે સમાન લક્ષ્ય નક્કી કરવાની પ્રથમ પદ્ધતિ ખરેખર વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારવાના સંદર્ભમાં ખૂબ ઉપયોગી નથી તેથી આમાંથી બીજી અથવા ત્રીજી અથવા ચોથી એક પદ્ધતિ પસંદ કરી શકાય છે જોકે ચોથી પદ્ધતિમાં અન્યની સરખામણીમાં પ્રાપ્તિની ગણતરીની સરળતા અને ચોક્કસ સીઓ વિશે પૂરતી માહિતી આપવાના સંદર્ભમાં ઘણા ફાયદા છે જે આપણે કરી શકીએ છીએ હવે લક્ષ્યો નક્કી કરવાના ઘણા વધુ પ્રકારો તૈયાર કરી શકાય છે એક સરળ ઉદાહરણ એ છે કે હું 60 ટકાથી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા નક્કી કરી શકું છું 60 ટકા કારણ કે તે ફર્સ્ટ ક્લાસ લિમિટ છે ક્લાસ સ્ટ્રેન્થના 70 ટકાથી વધુ હશે કેટલીક સંસ્થાઓએ આના જેવા લક્ષ્યો નક્કી કર્યા છે તેથી લક્ષ્યો નક્કી કરવાના ઘણા વધુ પ્રકારો છે પરંતુ પ્રાપ્તિની ગણતરીની સરળતાને ધ્યાનમાં રાખીને લક્ષ્ય પસંદ કરવું જોઈએ જો તમે કોઈ સાધનનો ઉપયોગ કરી રહ્યા હોવ તો પણ CO પ્રાપ્તિની આસપાસ ગુણવત્તા લૂપને અસરકારક રીતે બંધ કરવા માટે પ્રાપ્તિ અને જરૂરી માહિતીની ગણતરી કરવી સરળ હોવી જોઈએ આ અર્થમાં કે પ્રાપ્તિ સ્તરને શોધી કાઢવું લક્ષ્ય સ્તર સાથે સરખામણી કરવી અને પરફોર્મન્સ ગેપ જે જોવા મળે છે તેના આધારે આગલી વખતે કોર્સ ઓફર કરવામાં આવે ત્યારે પ્રાપ્તિ સ્તર વધારવા માટે સુધારણા યોજનાઓ પર કામ કરે છે તેથી CO પ્રાપ્તિની આસપાસ ગુણવત્તાયુક્ત લૂપને અસરકારક રીતે બંધ કરવા માટે જરૂરી માહિતીનો જથ્થો આ બેના આધારે લક્ષ્યો પસંદ કરવા જોઈએ પરંતુ CO માટે પ્રાપ્તિ લક્ષ્યો નક્કી કરવાનું સૌથી મહત્વનું પાસું એ હોવું જોઈએ કે સંસ્થાએ તમામ કાર્યક્રમોમાં તમામ અભ્યાસક્રમો માટે લક્ષ્યો નક્કી કરવાની એક પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ નહિંતર તે ખરેખર અસ્તવ્યસ્ત બની જાય છે તેથી સંસ્થા ચોક્કસ વિચારધારા કરી શકે છે અને તમામ કાર્યક્રમોમાં તમામ અભ્યાસક્રમો માટે લક્ષ્ય નક્કી કરવાની એક પદ્ધતિ પસંદ કરી શકે છે અને તે ગુણવત્તા પ્રાપ્ત કરવાની અનુકૂળ રીત હશે કૃપા કરીને તમે શીખવેલા અભ્યાસક્રમોમાં મૂલ્યાંકન સાથે તમે ઉપયોગમાં લીધેલી વિશિષ્ટ તકનીકોની સૂચિ બનાવો CO પ્રાપ્તિ માટે લક્ષ્યો નક્કી કરવા માટે અહીં સૂચવેલ પદ્ધતિઓ સિવાય અન્ય પદ્ધતિઓ સૂચવો એકસાઈઝ ના પરિણામો tale com પર શેર કરવા બદલ આભાર આગામી એકમમાં આપણે કોર્સ માટે આકારણી પેટર્ન અને આકારણી સાધનોની રચનાની પ્રક્રિયાને સમજીશું આપનો આભાર અને આપણે આગામી યુનિટમાં ફરી મળીશું